આગળ આપણે મૂળભૂત કોમ્પ્યુટર રચના ના ભાગ સાથે શરૂઆત કરીશું તેથી તમામ માઇક્રોપ્રોસેસર્સ અને માઇક્રોકન્ટ્રોલર જેની ચર્ચા કરવામાં આવશે તે આ કોઈપણ કમ્પ્યુટર સિસ્ટમ નો ભાગ હશે તેથી આપણે બહારથી લઈ ને મુખ્ય ઘટક સ્તરે કોમ્પ્યુટર સિસ્ટમમાં જોવાની શરૂઆત કરીશું અને પછી ધીમે ધીમે અંદર જોઈશુ અને આ પ્રોસેસરો કેવી રીતે ગોઠવાય છે તે કેવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તે વિશે વાત કરીશું કોઈપણ કમ્પ્યુટર સિસ્ટમમાં તમે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ અથવા CPU જેવા કેટલાક ઘટકો શોધી શકો છો બે અન્ય મુખ્ય ઘટકો જે CPU સિવાયના છે તેમાં એક ઘટક મેમરી છે અને બીજું ઘટક જે આપણી પાસે છે તે પેરિફેરલ્સ છે મેમરીનો ઉપયોગ ખરેખર પ્રોગ્રામને સ્ટોર કરવા માટે થાય છે જેને પ્રોસેસર ચલાવે છે અને પેરિફેરલ્સ નો ઉપયોગ સિસ્ટમમાંથી ઇનપુટ આપવા અથવા આઉટપુટ લેવા માટે થાય છે વપરાશકર્તા આ પેરિફેરલ્સ દ્વારા ક્રિયાપ્રતિક્રિયા આપે છે પ્રોસેસર જે પ્રોગ્રામ ચલાવે છે તે મેમરીમાં સંગ્રહિત થાય છે અને પ્રોસેસર વાસ્તવમાં સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ અથવા CPU હોય છે જેના વિશે આપણે વાત કરી છે હવે CPU પેરિફેરલ અને મેમરી વચ્ચેનું જોડાણ ઘણીવાર બસ દ્વારા કરવામાં આવે છે તેથી સામાન્ય રીતે આપણી પાસે સંખ્યાબંધ બસો હોય છે આપણે જે પ્રથમ બસ વિશે વાત કરીએ છીએ તે એડ્રેસ address સરનામું બસ તરીકે ઓળખાય છે આપણે તેને A બસ કહીએ છીએ અને ત્યાં બીજી બસ છે જે ડેટા data માહિતી બસ અથવા D બસ છે અને બીજી બસ છે જેને કંટ્રોલ control નિયંત્રણ બસ અથવા C બસ કહેવામાં આવે છે એડ્રેસ બસ વાસ્તવમાં મેમરીને સરનામું આપે છે મેમરી એ સ્થાનોના સમૂહનો સંગ્રહ છે જ્યાં મૂલ્યો સંગ્રહિત થાય છે તેથી જ્યારે પણ આપણે મેમરી વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે જણાવવું પડશે કે આપણે કયું સ્થાન એક્સેસ કરવા માંગીએ છીએ તેથી જો હું મેમરીને આના જેવા પાત્ર તરીકે ગણું છું Tt માં ઘણા સ્લોટ હોય છે તેથી મારે જણાવવું પડશે કે હું કયા સ્લોટનો ઉલ્લેખ કરી રહ્યો છું આ ખરેખર એડ્રેસ બસમાં આપવામાં આવ્યું છે તેથી પ્રોસેસર એડ્રેસ બસ પર સરનામું આપે છે ડેટા બસ અમલના ભાગ રૂપે પ્રોસેસર મેમરી પર કંઈક લખવાનો પ્રયાસ કરશે અથવા તે મેમરીમાંથી કંઈક વાંચવાનો પ્રયાસ કરશે IO માટે પણ આ જ સાચું છે પ્રોસેસર પેરિફેરલ ઉપકરણમાંથી કંઈક વાંચવાનો પ્રયાસ કરી શકે છે અથવા તે પેરિફેરલ ઉપકરણ પર લખવાનો પ્રયાસ કરી શકે છે તેથી આ ડેટા બસમાં પ્રોસેસરમાંથી આવતો ડેટા હોય છે અથવા તે પેરિફેરલમાંથી આવતો ડેટા સમાવી શકે છે ડેટા ની દિશા પ્રોસેસર તરફથી મેમરી તરફ અથવા પેરિફેરલ ડેટા બસ દ્વિ દિશાત્મક હોય છે કારણ કે હું આ ડેટાને પ્રોસેસરમાંથી મેમરીમાં અથવા મેમરીમાંથી પ્રોસેસરમાં ટ્રાન્સફર કરી શકું છું કંટ્રોલ બસ એ ફરીથી રેખાઓનો સંગ્રહ હોય છે જે મેમરીને કંટ્રોલ સિગ્નલો અને પ્રોસેસરને પેરિફેરલ માટેના કંટ્રોલ સિગ્નલને સમજે છે તેથી આ નિયંત્રણ રેખાઓ પણ CPU અથવા પ્રોસેસરમાંથી આવી રહી હોય છે કે જ્યાં તે આ મોડ્યુલો ને નિયંત્રણ સંકેતો આપશે તેથી આ રીતે કલ્પનાત્મક રીતે CPU અને આ મેમરી છે તો ત્યાં ત્રણ બસ છે એકને એડ્રેસ બસ ડેટા બસ અને બીજી કંટ્રોલ બસ કહેવાય છે તેથી આ સરનામું ડેટા અને નિયંત્રણ તેમાંથી આ સરનામું પ્રોસેસરથી મેમરી તરફ દિશાવિહીન ગીત છે અથવા તમારી પાસે ડેટા બસ હોઈ શકે છે જે દ્વિ દિશામાં હોય છે તેથી તે પ્રોસેસરથી મેમરી અથવા મેમરીથી પ્રોસેસર બંને રીતે ડેટા લઈ શકે છે અને આપણ ને કંટ્રોલ બસ મળે છે હવે પ્રોસેસર કેટલી મોટી મેમરી હેન્ડલ કરી શકે છે તે એડ્રેસ બસના કદ દ્વારા આપવામાં આવે છે તેથી જો તમે પ્રારંભિક બસ સિસ્ટમો અથવા પ્રારંભિક પ્રોસેસર્સ પર નજર નાખો કે જે ડિઝાઇન કરવામાં આવી હતી તો આ સરનામાં બસ માટે ફાળવવામાં આવેલા બિટ્સની સંખ્યા ઓછી હતી પરંતુ જેમ જેમ આપણે પ્રગતિ કરી રહ્યા છીએ તેમ આ સરનામાંની બસનું કદ પણ નોંધપાત્ર રીતે વધી રહ્યું છે અને હવે 64 બીટ એડ્રેસ બસ અથવા તેનાથી પણ વધુ હોવું સામાન્ય છે પ્રશ્ન એ છે કે જો મને આ k બીટ એડ્રેસ બસ મળી હોય તો k બિટ એડ્રેસ બસનો ઉપયોગ કરીને હું 2k મેમરી સ્થાનો વચ્ચે તફાવત કરી શકું છું માત્ર k બીટ એડ્રેસ ને હેન્ડલ કરવા માટે પ્રોસેસરની ક્ષમતા હોવી એ મેમરીનું કદ આટલું છે એ કહેવા માટે પૂરતું નથી કારણ કે આ મેમરી જે આપણે સિસ્ટમમાં મૂકી રહ્યા છીએ તેમાં 2 પાવર k સ્થાનો છે અને તમે સમજી શકો છો કે જો k બરાબર 64 હોય તો આ 2 પાવર 64 એક વિશાળ સંખ્યા હોય છે સિસ્ટમમાં આટલી ભૌતિક મેમરી હોવી ખૂબ જ મુશ્કેલ છે તેથી જો તમે લો એન્ડ સિસ્ટમ વિશે વિચારી રહ્યા હોય તો તેમાં એટલી મેમરી નહીં હોય પણ પ્રોસેસર મળી ગયું છે તેથી પછી હું આ ઘણા એડ્રેસ બિટ્સ ઇન્ટરફેસિંગ કેવી રીતે કરી શકું જેમ કે હું એવી મેમરીને કેવી રીતે કનેક્ટ કરી શકું કે જેમાં ઓછા સ્થાનો ધરાવતા પ્રોસેસર સાથે વધુ સંખ્યામાં એડ્રેસ રેખાઓ હોય આ વિષયોના સમૂહ દ્વારા કરવામાં આવે છે જે મેમરી ઇન્ટરફેસિંગ સમસ્યા તરીકે ઓળખાય છે તેથી આપણે એક ઉદાહરણથી શરૂઆત કરીશું ધારો કે મારી પાસે પ્રોસેસર છે જ્યાં એડ્રેસ બસ 16 બીટ છે તેથી તે 2 પાવર 16 સ્થાનો માટે જઈ શકે છે જે 64 k સ્થાનો છે અને પ્રોસેસરમાંથી ડેટા બસ 8 બીટ છે તેથી તે ત્યાંથી 8 બીટ ડેટાની અપેક્ષા રાખે છે પરંતુ આપણી પાસે જે મેમરી ચિપ્સ છે તે 2k x 4 કદ ની છે મારો કહેવાનો અર્થ એ છે કે જો તમે કોઈ ચોક્કસ મેમરી ચિપમાં જુઓ તો આ એક છે તેથી તેને તેમાં 2 k સ્થાનો મળ્યા છે એટલે કે 21024 બરાબર 2048 અને પૃથક સ્થાનો જેમાં 4 બિટ્સનો સમાવેશ થાય છે એક વાત સ્પષ્ટ છે કે જો મારે 8 બીટની ડેટા બસ લેવી હોય તો મારે સમાંતર મોડ્યુલની જરૂર હોય છે 8 બીટ ડેટા આપવા માટે સિંગલ મોડ્યુલ પૂરતું નથી હોતું એટલે કે એક બાજુએ મેં બહુવિધ 4 બીટ ચિપ્સનો ઉપયોગ કરીને સમસ્યા હલ કરી છે પરંતુ બીજી બાજુનું શું એટલે કે મને આ 64 k એડ્રેસ સ્થાનો CPU દ્વારા એડ્રેસ કરવા યોગ્ય છે પરંતુ મારી મેમરી કદાચ એટલી ન હોય ધારો કે મને ચિપ્સની ઓછી સંખ્યા મળી છે ધારો કે મારી પાસે માત્ર 8 આવી મેમરી ચિપ્સ ઉપલબ્ધ છે તેથી મને 16 k સ્થાન મળ્યા છે અને દરેક 4 બીટ ના છે એટલે કે બાઈટ ના સંદર્ભમાં આપણે કહી શકીએ કે તે 8 કિલો બાઈટ મેમરી છે જે હું સિસ્ટમ સાથે ઈન્ટરફેસ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું પણ CPU પાસે 64 કિલોબાઈટ સંબોધવાની ક્ષમતા છે પરંતુ મારી સિસ્ટમ કે જે હું વિકસાવી રહ્યો છું તેથી તેમાં માત્ર 8 કિલો બાઈટ મેમરી હશે તેને વધુ મેમરીની જરૂર નથી તેથી હું 8 કિલો બાઈટ મેમરીથી પૂરતો સંતુષ્ટ થઈશ કારણ કે વધુ મેમરી મૂકવાનો અર્થ એ છે કે સિસ્ટમની કિંમત વધારે હશે તેથી હું તે ઇચ્છતો નથી હવે આ ઇન્ટરફેસિંગ કેવી રીતે કરવું તો આપણી પાસે જે છે તેમાં જો આપણે આને CPU તરીકે લઈએ તો CPU માંથી આપણને એડ્રેસ અને ડેટા બસો મળી છે હવે મને 4 બીટ મેમરી ચિપ્સ મળી છે આ 2k x 4 બીટ ચિપ્સ છે હું આ રીતે તમામ 8 ચિપ્સ લઉં છું હવે આ મેમરી 2k છે અને આપણને કેટલી એડ્રેસ લાઇનની જરૂર છે 2 k માટે મને 11 બીટ એડ્રેસની જરૂર છે કારણ કે 211 એ 2048 છે તેથી આ પૃથક મેમરી ચિપ્સને એડ્રેસ લાઇન્સ મળી છે જે 11 બીટ છે તેથી મને CPU થી જો હું કહું કે મને A0થી A10 એડ્રેસ લાઇન મળી છે તો આ એડ્રેસ રેખાઓ A0 to A10 તમામ ચિપ્સ સાથે જોડાયેલ છે સારું તેથી તે જ રીતે આગળની હરોળમાં પણ જાય છે અને તે બધી એડ્રેસ રેખાઓ સાથે જોડાયેલ છે A0 થી A10 ની કિંમત આ દરેક ચિપ્સમાં અમુક સ્થાન પસંદ કરશે અને ડેટા બસ ભાગ માટે મને બે ભાગ મળ્યા છે D0 થી D3 અને અન્ય પક્ષો D4 થીD7 તેથી હું કહી શકું છું કે આ D0 થી D3 મૂલ્યો આ બેંક દ્વારા પ્રદાન કરવામાં આવશે આ D4 થી D7 આ બેંક દ્વારા પ્રદાન કરવામાં આવશે તેથી હું તેમને અહીં જોડું છું આ મેમરી ચિપ્સ માટેની ડેટા રેખાઓ છે અને આ મેમરી ચિપ માટેની એડ્રેસ રેખાઓ છે હવે પરંતુ તે પૂરતું નથી કારણ કે મેં જેમ કહ્યું તેમ જો તમે કોઈપણ એડ્રેસ મૂકો છો તો દરેક ચિપમાં એક સ્થાન પસંદ કરવામાં આવશે જે હું ઇચ્છતો નથી હું ઇચ્છું છું કે એડ્રેસ રેન્જ માટે પહેલા 2 કિલો એડ્રેસ રેન્જ એટલે કે એડ્રેસ 0000 થી 2k સુધી પ્રથમ ચિપ પસંદ કરવી જોઈએ તેથી જો હું A0 A1 A2 A10 પછી A11 A12 વગેરે તરીકે એડ્રેસ વેલ્યુ લખું છું પ્રથમ આ તમામ મૂલ્યો શૂન્ય છે અને જ્યાં સુધી આ તમામ મૂલ્યો 1 પર ન આવે ત્યાં સુધી આ શ્રેણી માટે આ પહેલા બે બ્લોક્સ પસંદ કરવા જોઈએ અને આગળની શ્રેણી માટે જે આ બીટથી આએડ્રેસથી આગળ છે જે A11 બીટ 1 છે અને આ અન્ય બિટ્સ 0 છે A10 થી A0 આ સ્થિતિમાં 0 તરીકે છે ત્રીજા A માટે બીજો બ્લોક પસંદ કરવો જોઈએ કારણ કે હવેથી મારે આ ત્રીજાને ઍક્સેસ કરવાની જરૂર છે તેથી હું કહી શકું છું કે જેમ આપણે આ 2 શબ્દ 0 માટે A12 બીટ હવે જ્યારે A12 બિટ્સ પણ 1 બની જાય છે તો આ 0 તરીકે 0000 થી લઈને 1111 થશે તેથી આ 0 થી બધું 1 જઈ રહ્યું છે મને બીટ્સ A11 અને A12 વિશે રસ છે તેથી આ બીટ અને આ બીટ છે તેથી આ બે બીટ્સમાં મને રુચિ છે આ A12 છે આ A11 છે તેથી 0000 થી આ 1111 સુધી પ્રથમ બેંક પસંદ કરવી જોઈએબીજી બેંક આ A11 માટે અને આ A12 01 હોવા જોઈએ બાકીના મૂલ્યો અપરિવર્તિત રહે છે ત્રીજી બેંક માટે મને જે જોઈએ છે તે એ છે કે આ મૂલ્ય જો A12 1 હોય અને આ મૂલ્ય A11 0 હોય તો ત્રીજી બેંક પસંદ કરવી જોઈએ આ મૂલ્યો કંઈપણ હોઈ શકે છે અને તે જ રીતે ચોથી બેંક માટે આપણે ઇચ્છીએ છીએ કે આ મૂલ્ય અને આ બંને બંને મૂલ્યો A12 A11 11 હોવા જોઈએ તેથી આ સરનામાની શ્રેણી છે જે A11 અને A12 ની વિવિધ કિંમતો માટે પસંદ કરવાની હોય છે આ રીતે તે હેતુ માટે મોડેલ પસંદ કરવું જોઈએ જેના માટે અપણે શું કરીએ છીએ કે આપણે અહીં ડીકોડર મૂકીએ છીએ તેથી આ 2 થી 4 ડીકોડર છે આ ડીકોડર એડ્રેસ લાઇનમાંથી બે ઇનપુટ લે છે જે A11 અને A12 છે તેમાં 4 આઉટપુટ લાઇન હશે જ્યારે A11 અને A12 બંને 00 હશે ત્યારે આ આઉટપુટ લાઇન 1 હશે જ્યારે આ બિટ્સ A12 અને A11 0 અને 1 હશે ત્યારે આ આઉટપુટ ઊંચું હશે આને 1 0 માં પસંદ કરવામાં આવશે અને જ્યારે તે 1 1 હશે ત્યારે આ પસંદ કરવામાં આવશે દરેક મેમરી ચિપમાં એક વિશેષ નિયંત્રણ હોય છે જે ચિપ સિલેક્ટ લાઇન તરીકે ઓળખાય છે ડીકોડરનું આ આઉટપુટ આ મેમરી બ્લોકના ચિપ સિલેક્ટ સિગ્નલ સાથે જોડાયેલ હોય છે તે જ રીતે આ આગામી મેમરી બ્લોકના ચિપ્સ સિલેક્ટ બ્લોક સાથે જોડાયેલ હોય છે તેથી આ એક આ બેની ચિપ સિલેક્ટ સાથે જોડાયેલ છે આ એક આ બેની ચિપ સિલેક્ટ સાથે જોડાયેલ છે અને આ એક આ બેની ચિપ સિલેક્ટ સાથે જોડાયેલ છે હવે સરનામાની આ શ્રેણી માટે શું થશે તમે જુઓ છો કે આ 2 થી 4 ડીકોડર આ મૂલ્યને 1 તરીકે આઉટપુટ કરશે અને આ 0 હશે પરિણામે આ ચિપ્સ પસંદ કરવામાં આવશે નહીં તેથી જ્યારે આ A11 A12 માટે આ ઉચ્ચ મૂલ્યો 0 0 હશે ત્યારે તેઓ પસંદ કરવામાં આવશે નહીં તેથી આ ચિપ સિલેક્ટ લાઇન 1 હશે પરિણામે પ્રોસેસર તરફથી આવતા એડ્રેસ ગમે તે હોય આ બ્લોક્સ પસંદ કરવામાં આવશે તેથી આ બે ચિપ્સમાંથી અનુરૂપ સ્થાનોની સામગ્રી ડેટા બસ પર ઉપલબ્ધ હશે અને તે મૂલ્યો CPU પર આવશે હવે જ્યારે CPU પ્રથમ 2 કિલોબાઈટથી વધુનું એડ્રેસ જનરેટ કરે છે તે કિસ્સામાં આ ચિપ સિલેક્ટ લાઇન પસંદ કરવામાં આવશે તે આઉટપુટ 1 હશે અને અન્ય 0 હશે તેથી આ બે બ્લોક્સ પસંદ કરવામાં આવશે અને તે મુજબ તે મેમરી સ્થાનોની સામગ્રી આવશે અને તે ત્યાં સંગ્રહિત થશે તેથી આ રીતે તે ચાલુ રહેશે તેથી આ રીતે જો મારી પાસે મેમરીની ઓછી માત્રા હોય તો તે હોઈ શકે છે કે આપણે સિસ્ટમમાં આ પ્રકારના ડીકોડરનો પ્રારંભ કરી શકીએ અને આ ડીકોડરનો આ સમાવેશ કરી શકીએ તેથી આ આપણને ચિપ્સની ઓછી સંખ્યા મેમરીની ઓછી માત્રાને સમજવામાં મદદ કરશે હવે તમે જોયું કે મેં કંઈક એવું કહ્યું છે કે પ્રોસેસરને A0 થી A15 સુધીની એડ્રેસ લાઇન મળી છે અને તેમાંથી માત્ર A0 થી A12 એડ્રેસ લાઇનનો ઉપયોગ કરો તેથી જો તમે પાછલી સ્લાઇડમાં પાછલા પૃષ્ઠમાં જુઓ તો તમે જોશો કે આપણે A0 થી A10 A11 અનેA12 નો ઉપયોગ કરી શકીએ છીએ હવે બાકીના બિટ્સ A13 A14 A15 વિશે શું જો પ્રોસેસર અમુક એડ્રેસ જનરેટ કરે કે જેથી તમે સમજી શકો કે તે બિટ્સ A13 A14 A15 હંમેશા તે એડ્રેસ રેખાઓ માટે 0 હશે પરંતુ આ સાચું નથી કારણ કે પ્રોસેસર તે શ્રેણીમાં પણ કેટલાક એડ્રેસ જનરેટ કરી શકે છે જેમાં આ A13 A14 A15 0 હોઈ શકે છે ઉદાહરણ તરીકે પ્રોસેસર એક સરનામું જનરેટ કરી શકે છે જ્યાં કહે છે કે આ બીટ 0 છે આ બીટ 0 છે પરંતુ આ બીટ 1 છે અને આ બિટ્સ બધા 0 છે આ બિટ્સ બધા 0 છે તો આ એડ્રેસ છે તો આ એડ્રેસ અગાઉના ડાયાગ્રામ માં શાની સાથે મેપ થશે જો તમે આ A11 A12 જોશો તો તેઓ 0 0 છે અને આ બિટ્સ બધા 0 છે તેથી મૂળભૂત રીતે આ ડાયાગ્રામમાં તે આ પ્રથમ બે બ્લોકના આ પ્રથમ બ્લોક સાથે મેપ થશે અને તે બ્લોકના પ્રથમ સ્થાન સાથે મેપ થશે કારણ કે તે બધા 0 છે તેથી 0 0 A 11 તે 0 હશે તેથી આ પસંદ કરેલી રેખા ઊંચી હશે તેથી આ બે ચિપ્સ પસંદ કરવામાં આવશે અને A 0 થી A 10 બધું 0 છે તેથી આ બે ચિપ્સનું પ્રથમ સ્થાન આઉટપુટ ઉત્પન્ન કરશે અને તે ડેટા બસ લાઇન પર ઉપલબ્ધ થશે જો આ બીટ 1 હોય તો ખરેખર તે એ જ મેમરી છે કે જ્યારે આ બીટ 0 હોય તેની સરખામણીમાં એ જ મેમરી એક્સેસ થઈ રહી છે તેવી જ રીતે જ્યારે પણ આ A11 A12 0 0 હોય તો આ ત્રણ બિટ્સના મૂલ્યો જે પણ હશે તેથી તેની પાસે એ જ મેમરી ચિપ્સનો મેપ હશે તેવી જ રીતે જો આ A11 A12 આ બે મૂલ્યો 0 1 બને તો આ ત્રણ બિટ્સની કિંમતો ગમે તે હોય તે આપણને મળેલા બીજા મેમરી બ્લોકનો મેપ મેળવશે તેથી આ ચોક્કસ ઘટનાને મેમરી ફોલ્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે તે જ સમાન મેમરી સ્થાનને એક કરતાં વધુ એડ્રેસ દ્વારા એક્સેસ કરવામાં આવે છે તેથી હું કહી શકું છું કે આ સ્થાન આ 0000 બધા 0 છે તેથી આ સ્થાન કેટલા એડ્રેસો દ્વારા ઍક્સેસ કરવામાં આવે છે તેથી તે એકવાર અહીં એકવાર અહીં એકવાર અહીં એક્સેસ થાય છે તેથી દરેક વખતે તે એકવાર એક્સેસ કરવામાં આવે છે અને ત્યાં આવી કેટલી શક્યતાઓ છે તેથી કારણ કે ત્યાં ત્રણ બિટ્સ છે તેથી ત્રણ બિટ્સ સાથે મારી પાસે 8 જુદા જુદા કિસ્સા હોઈ શકે છે તેથી ત્યાં 8 ફોલ્ડ ફોલ્ડિંગ છે તેથી હું કહી શકું છું કે આ ચોક્કસ ડિઝાઇનમાં એક 8 ફોલ્ડ ફોલ્ડિંગ છે બરાબર તેથી આ ડિઝાઇન જે આપણી પાસે છે તે આપણને એક 8 ફોલ્ડ ફોલ્ડિંગ આપે છે કારણ કે એવું લાગે છે કે 8 વખત એક જ મેમરી લોકેશન એક્સેસ કરવામાં આવશે અને તે એકદમ સ્વાભાવિક છે અને તમે પૃથક મેમરી ચિપ્સ જોશો તેથી તેઓ 2 કિલો છે અને જો તમે તેને 8 વડે ગુણાકાર કરશો તો તમને 16 કિલો મળશે અને મેં કહ્યું તેમ CPU 16 બીટ એડ્રેસ બસ જનરેટ કરી રહ્યું છે તેથી તે 16 કિલો એડ્રેસ સ્પેસ છે જે CPU 16 k એડ્રેસ સ્પેસ જનરેટ કરે છે અને તેમાંથી આ વ્યક્તિગત ચિપ્સ 2 k કદની છે તેથી આ કુલ 16 k ને આવરી લે છે તેથી આ ખ્યાલ મેમરી ફોલ્ડિંગ તરીકે ઓળખાય છે તેથી તે સારું છે કારણ કે પ્રોગ્રામર કેટલીક મોટી મેમરી સ્પેસનો ઉપયોગ કરે છે અથવા મોટું એડ્રેસ નથી કે જે તે જ સમયે મેં આપેલ ભૌતિક મેમરી કદની બહાર છે તે વિશે ચિંતિત નથીતે જ સમયે તે ખરાબ છે કારણ કે પ્રોસેસર દ્વારા બે અલગ અલગ મેમરી એડ્રેસ જનરેટ થાય છે તેઓ સમાન એડ્રેસ પર મેપ કરવામાં આવે છે તેથી તે જ મેમરી સ્થાન બે અલગ અલગ નિવેદનો દ્વારા અલગ અલગ ફેશન માં સંશોધિત થઈ શકે છે પરિણામે પ્રોગ્રામર મૂંઝવણમાં પડી શકે છે તો શું આપણે આ ફોલ્ડિંગને રોકી શકીએ ચોક્કસપણે આપણે તેને રોકી શકીએ છીએ તેથી આપણે આ ડીકોડરને તેને રોકવા માટે કહી શકીએ છીએ તો આપણે આ ત્રણેય બિટ્સ જે જોઈએ છે તે A13 A14 A15 છે અને તે બધા 0 હોવા જોઈએ તો જ આપણે આ વસ્તુનો ઉપયોગ કરીશું તેથી જો તે 0 થી વધુ હોય અને જો આ બધા બિટ્સ 0 ના હોય તો આપણે કહી શકીએ કે એડ્રેસની ભૂલ છે અથવા એવું કંઈક છે તેથી જો તમે તે વિચારને સમાવિષ્ટ કરવા માંગતા હોવ તો તમારે શું કરવાનું છે કે તમારે આ સમસ્યાને ઉકેલવા માટે તમારે ફક્ત થોડી વધારાની સર્કિટરી લેવી પડશે તેથી આપણે શું કરીએ છીએ કે આપણે એક NOR ગેટ લઈએ છીએ અને આપણે આ A13 A14 A15 બધાને અહીં મુકીએ છીએ તેથી તેમને NOR ગેટમાં મૂકો અને જ્યારે બધા બિટ્સ 0 હશે ત્યારે આ NOR ગેટનું આઉટપુટ 1 હશે તેથી આ આપણે આ ડીકોડરની આઉટપુટ સક્ષમ લાઇન તરીકે આપી શકીએ છીએ તેથી સામાન્ય રીતે આ ડીકોડર્સને આઉટપુટ સક્ષમ લાઇન મળે છે જેથી કરીને જો આ આઉટપુટ સક્ષમ 1 હોય તો માત્ર આ A11 A 12 ના આધારે આ ડીકોડર આમાંથી એક મૂલ્યને 1 પર સેટ કરશે અને જો આઉટપુટ સક્ષમ તે કિસ્સામાં 0 હોય તો તે ત્રિ સ્થિતિમાં હશે તેથી આ તમામ આઉટપુટ ત્રિ સ્થિતિમાં હશે તેથી આ ડીકોડર કોઈપણ ચિપ સિલેક્ટ લાઈનો જનરેટ કરી શકશે નહીં તેથી આ બધી રેખાઓ તરતી સ્થિતિમાં હશે અને તેથી કોઈપણ ચિપ્સ પસંદ કરવામાં આવશે નહીં તેથી આ વધારાની સર્કિટરી રજૂ કરીને આપણે મેમરી ફોલ્ડિંગને હલ કરી શકીએ છીએ તેથી આપણને તે ગમે છે કે નહીં તે આપણે જે સિસ્ટમ પર વિચાર કરી રહ્યા છીએ તેના પર નિર્ભર હોય છે